આ વ્યાખ્યાન ડેટા સાયન્સ માટેના રેખીય બીજગણિત પર છે રેખીય બીજગણિત એ ડેટા સાયન્સનો ખૂબ જ મૂળભૂત ભાગ છે અને સામાન્ય રીતે એક સામાન્ય સેમેસ્ટર રેખીય બીજગણિત અભ્યાસક્રમ લગભગ 36 કલાકચલાવે છે આપણે અહીં જે કરવાનો પ્રયાસ કરી રહ્યા છીએ તે છે કે આપણે ડેટા સાયન્સમાં રેખીય બીજગણિતનો ઉપયોગ થોડા કલાકોમાં રજૂ કરવાનો પ્રયાસ કરી રહ્યા છીએ તેથી તેનો અર્થ એ છે કે આપણે રેખીય બીજગણિતના વિષયને તેની વિગતમાં આવરી શકતા નથી જો કે આપણે અહીં પ્રયાસ કર્યો તે રેખીય બીજગણિતમાંથી સૌથી વધુ આવશ્યક ખ્યાલોને ઓળખવા માટે છે જે ડેટા સાયન્સના મોટા ભાગમાં અને ખાસ કરીને જે સામગ્રી માટે આપણે આ કોર્સમાં શીખવવા જઈ રહ્યા છીએ તે માટે ઉપયોગી છે તેથી તે અર્થમાં આપણે રેખીય બીજગણિતના કેટલાક મહત્વપૂર્ણ ખ્યાલોને સ્ફટિકીકૃત કર્યા છે જે સહભાગીઓએ શીખવા અને સમજવા જોઈએ તેથી તે એક વાત છે જેનો હું શરૂઆતમાં જ ઉલ્લેખ કરવા માંગું છું બીજી વસ્તુ જેનો હું ઉલ્લેખ કરવા માંગું છું તે એ છે કે રેખીય બીજગણિત ખૂબ સૈદ્ધાંતિક રીતે ખૂબ ઓપચારિક રીતે કરી શકાય છે તેમ છતાં રેખીય બીજગણિતના ટૂંકા મોડ્યુલમાં જેમાં ડેટા સાયન્સ ને સુસંગતતા છે આપણે શું કર્યું તે છે કે આપણે વિચારોને ખૂબ ઓપચારિક કર્યા વિના શક્ય તેટલી સરળ ફેશનમાં સમજાવવાનો પ્રયત્ન કર્યો જો કે અમે કોઈ દાવો કરતા નથી કે અમે એક સરળ ફેશનમાં રેખીય બીજગણિત શીખવીએ છીએ તેથી તે બીજી વસ્તુ છે જે હું ઇચ્છું છું કે તમે આ લેશન વાંચતા પહેલા આ યાદ રાખો તેથી આપણે સૌ પ્રથમ તે સ્પષ્ટ કરીને પ્રારંભ કરીએ કે રેખીય બીજગણિત શેના માટે ઉપયોગી છે તેથી જ્યારે કોઈ ડેટા સાયન્સ વિશે વાત કરે છે ત્યારે ડેટા રિપ્રેઝેન્ટેશન ડેટા સાયન્સનું એક મહત્વપૂર્ણ પાસું છે અને ડેટા સામાન્ય રીતે મેટ્રિક્સ સ્વરૂપમાં રજૂ થાય છે અને અહીં આપણે મેટ્રિકમાં આ રજૂઆત અને ખ્યાલો વિશે વાત કરીશું ડેટા સાયન્સના દ્રષ્ટિકોણથી બીજી રુચિ એ છે કે જો આ ડેટામાં ઘણા બધા વેરીએબલ શામેલ હોય તો હું જાણવા ઈછ્છુ કે આમાંથી કેટલા વેરીએબલ ખરેખર મહત્વપૂર્ણ છે અને જો આ વેરીએબલ વચ્ચેના સંબંધો છે તો કેવી રીતે કોઈ આ સંબંધોને અન કવર કરે છે તેથી તે પણ એક અન્ય રસપ્રદ અને મહત્વપૂર્ણ પ્રશ્ન છે જેનો આપણે ડેટાને સમજવાની દ્રષ્ટિકોણથી જવાબ આપવાની જરૂર છે રેખીય બીજગણિત આપણને આ સમજાવે છે અને બીજું જે આપણે આ કોર્સમાં શીખવીશું ત્રીજો બ્લોક એ છે કે આપણે મૂળભૂત રીતે કહીએ છીએ કે રેખીય બીજગણિતના વિચારો તમામ પ્રકારના મશીન લર્નિંગ એલ્ગોરિધમ્સ માં ખૂબ જ મહત્વપૂર્ણ બની જાય છે તેથી વધુ જટિલ મશીન લર્નિંગ એલ્ગોરિધમ્સ સમજતા પહેલા આમાંની કેટલીક ખ્યાલોની સારી સમજ હોવી જરૂરી છે તેથી તે અર્થમાં પણ રેખીય બીજગણિત ડેટા સાયન્સનો એક મહત્વપૂર્ણ ઘટક છે તેથી આપણે મેટ્રિક્સથી શરૂ કરીશું તમારામાંથી ઘણા લોકોએ પહેલાં મેટ્રિસીસ જોઇ હશે હું મેટ્રિસીસ જોઈને અને ડેટા સાયન્સના દૃષ્ટિકોણથી સુસંગત એવા સૌથી મહત્વપૂર્ણ વિચારોનો સારાંશ આપું છું મેટ્રિક્સ શું છે મેટ્રિક્સ એ રો અને કોલમ માં ડેટા ગોઠવવાનું એક પ્રકાર છે હવે એવી ઘણી રીતો છે કે જેમાં તમે ડેટા ગોઠવી શકો છો મેટ્રિક્સ તમને આ ડેટાને ગોઠવવાની અનુકૂળ રીત પ્રદાન કરે છે તેથી જો તમે એન્જિનિયર છો અને તમે ડેટાને વિવિધ વરીએબલ માટે વિવિધ સમયે જોઈ રહ્યા છો તો તમે આ ડેટાને પછીથી વાપરી શકાય તે માટે કેવા ફોર્મેટમાં મૂકી શકો છો તે માટે મેટ્રિક્સ મદદરૂપ છે હવે મેટ્રિસીસ નો ઉપયોગ ડેટાને રજૂ કરવા માટે થઈ શકે છે અથવા કેટલાક કિસ્સાઓમાં મેટ્રિક્સનો ઉપયોગ સમીકરણો રજૂ કરવા માટે પણ થઈ શકે છે અને મેટ્રિક્સ તેના ઘટક તરીકે કેટલાક સમીકરણોમાં ગુણાંક મેળવી શકે છે હવે એકવાર અમે આ મેટ્રિસીસ બનાવીશું પછી તમે આ મેટ્રિક્સને સમજવા અને તેની મેનીપ્યુલેટ કરવા માટે રેખીય બીજગણિત નો ઉપયોગ કરી શકો છો જેથી તમે આ ડેટામાંથી ઉપયોગી માહિતી અને ઉપયોગી જ્ઞાન મેળવી શકો તેથી ચાલો આપણે શરૂ કરીએ અને પછી મેટ્રિસને કેવી રીતે સમજી શકીએ અને અભ્યાસ કરી શકીએ તે સમજીએ મેં પહેલાં ઉલ્લેખ કર્યો છે કે મેટ્રિક્સ સામાન્ય રીતે મશીનો પર ડેટા સંગ્રહિત કરવા અને રજૂ કરવા માટે વપરાય છે અને મેટ્રિક્સ ડેટાના આયોજન માટે ખૂબ જ કુદરતી અભિગમ છે લાક્ષણિક રીતે જ્યારે આપણી પાસે મેટ્રિક્સ હોય છે ત્યારે તે રો અને કોલમ વાળી લંબચોરસ રચના છે સામાન્ય રીતે અમે નમૂનાઓનું પ્રતિનિધિત્વ કરવા માટે રો નો ઉપયોગ કરીએ છીએ અને ત્યારબાદની સ્લાઇડ્સમાં હું તેનો અર્થ શું સમજાવું છું અને અમે ડેટામાં વેરીએબલ અથવા લક્ષણો રજૂ કરવા માટે કોલમ નો ઉપયોગ કરીએ છીએ હવે આ ફક્ત એક રજૂઆત છે શક્ય છે કે તમે નમૂનાઓ રજૂ કરવા માટે રો અને વેરીએબલ ને રજૂ કરવા માટે કોલમ નો ઉપયોગ કરવા માંગતા હોવ અને તેમાં કંઈપણ ખોટું નથી જો કે આ કોર્સમાં અને આ સામગ્રીમાં અમે જે સામગ્રી રજૂ કરીએ છીએ ત્યાં સુધી આપણે આ કોર્સની વાત કરીએ તો નમૂનાઓનું પ્રતિનિધિત્વ કરવા માટે રો અને વેરીએબલ રજૂ કરવા માટે કોલમ નો ઉપયોગ કરીશું ચાલો હું વાસ્તવિક જીવનના ઉદાહરણનો ઉપયોગ કરીને મેટ્રિક્સ સમજાવું ધારો કે તમે એન્જિનિયર છો અને તમે એક રિએક્ટરને શોધી રહ્યા છો જેમાં બહુવિધ લક્ષણો છે અને તમે પ્રેશર સેન્સર તાપમાન સેન્સર અને ઘનતા વગેરે જેવા સેન્સર પાસેથી માહિતી મેળવી રહ્યા છો ચાલો હવે માની લઈએ કે તમે આ વેરીએબલો ના 1000 નમૂના લીધા છે હવે તમે કોઈક રીતે આ ડેટાને ગોઠવવા માંગો છો જેથી તમે તેનો ઉપયોગ જરૂરી હેતુઓ માટે કરી શકો આવું કરવાની એક રીત છે આ મેટ્રિક્સ ફોર્મમાં આ ગોઠવવાનું જ્યાં પ્રથમ કોલમ એ છે જે વિવિધ નમૂનાના બિંદુઓ પર દબાણના મૂલ્યોને અનુરૂપ છે બીજી કોલમ તાપમાનના કેટલાક નમૂના મૂલ્યને અનુરૂપ છે અને ત્રીજી કોલમ ઘણા નમૂના બિંદુઓ પર ઘનતાના મૂલ્યને અનુરૂપ છે તેથી જ્યારે મારો કહેવું હતું કે કોલમ વેરીએબલ નું પ્રતિનિધિત્વ કરવા માટે વપરાય છે ત્યારે આ તે જ હતો તેથી દરેક કોલમ જેમ કે કોલમ 1 તે દબાણ કોલમ 2 તે તાપમાન અને કોલમ 3 તે ઘનતા ના વેરીએબલ ને રજૂ કરે છે અને જ્યારે તમે રો જુઓ છો પ્રથમ રો પ્રથમ નમૂનાને રજૂ કરે છે અહીં પ્રથમ નમૂનામાં તમે વાંચશો કે દબાણનું મૂલ્ય 300 હતું તાપમાનનું મૂલ્ય 300 હતું અને ઘનતાનું મૂલ્ય 1000 હતું તે જ રીતે તમારી પાસે દરેક નમુના ને અનુરૂપ 1000 મી રો સુધી ઘણી રો હશે જે 1000 ના નમૂના બિંદુ છે જેનું દબાણ 500 તાપમાન 1000 અને ઘનતા 5000 છે ચાલો બીજું ઉદાહરણ લઈએ ધારો કે મારી પાસે 2 વેક્ટર છે X 1 2 3T અને Y 2 4 6 ચાલો આપણે કહીએ કે આ કેટલાક વેરીએબલ છે જે તમે માપ્યા છે અને Y કેટલાક અન્ય વેરીએબલ છે જે તમે માપ્યા છે અને 3 મૂલ્યો તે 3 નમૂના બિંદુઓને રજૂ કરી શકે છે કે જેના પર તમે આ માપ્યા છે હવે R માં જો તમે આ સંખ્યાઓને મેટ્રિક્સમાં મુકવા માંગતા હો તો તે ખૂબ જ સરળ કોડ છે તમે જે કરો છો તે છે X c 1 2 3 તે તમને કહે છે કે તે કોલમ વેક્ટર છે જેના મૂલ્યો 1 2 3 છે Y એ પણ કોલમ વેક્ટર છે જેના મૂલ્યો 2 4 6 છે અને પછી તમે કમાન્ડ A cbindxy નો ઉપયોગ કરો છો જે આને એક સાથે રાખે છે અને જ્યારે તમે A છાપો છો ત્યારે તમને આ મેટ્રિક્સની કિંમત મળે છે હવે અમે એન્જિનિયરિંગ પ્રોસેસ સેન્સર માંથી ડેટા રજૂ કરવા માટે મેટ્રિસનો ઉપયોગ કરવાની વાત કરી રહ્યા છીએ તમામ પ્રકારની એપ્લિકેશનો માટે મેટ્રિક્સની કલ્પના અને મેનિપ્યુલેટીંગ મેટ્રિક્સ ખૂબ મહત્વપૂર્ણ છે અહીં બીજું એક ઉદાહરણ છે જ્યાં હું બતાવી રહ્યો છું કે કમ્પ્યુટર ચિત્રો વિશે ડેટા કેવી રીતે સ્ટોર કરી શકે છે તેથી ઉદાહરણ તરીકે જો તમે આ ચિત્રને અહીં ડાબી બાજુ લેશો અને તમે આ ચિત્રને કોઈક રીતે કમ્પ્યુટરમાં રજૂ કરવા માંગો છો તો આ કરવાની એક રીત છે જેમાં આ ચિત્રને સંખ્યાના મેટ્રિક્સ તરીકે રજૂ કરવું પડે તેથી ઉદાહરણ તરીકે જો તમે અહીં એક નાનો ક્ષેત્ર લો છો તો તમે આ નાના ક્ષેત્રને બહુવિધ પિક્સેલ્સ માં વિભાજીત કરી શકો છો અને પિક્સેલ સફેદ પૃષ્ઠભૂમિ છે કે કાળા પૃષ્ઠભૂમિ છે તેના પર આધાર રાખીને તમે સંખ્યામાં મૂકી શકો છો તેથી ઉદાહરણ તરીકે અહીં તમે આ સંખ્યાઓ જોશો જે મોટી સંખ્યામાં છે જે સફેદ પૃષ્ઠભૂમિનું પ્રતિનિધિત્વ કરે છે અને તમારી પાસે આ નાની સંખ્યાઓ છે જે કાળી પૃષ્ઠભૂમિ રજૂ કરે છે તેથી આ સ્નેપશોટ અથવા આ ચિત્રનો ખૂબ નાનો ભાગ હશે હવે જ્યારે તમે આ ચિત્રને આવા ઘણા ભાગોમાં બનાવો છો ત્યારે તમારી પાસે ખૂબ મોટો મેટ્રિક્સ હશે અને તે મોટા મેટ્રિક્સ ચિત્રને રજૂ કરવાનું શરૂ કરશે હવે તમે પૂછશો હું કેમ એવું કંઈક કરીશ ઘણી બધી એપ્લિકેશ નો છે જ્યાં તમે ઇચ્છો છો કે કમ્પ્યુટર જુદા જુદા ચિત્રોને જોવામાં સક્ષમ છે અને પછી તે જુદા છે કે સમાન અથવા ચિત્રમાં પેટા ઘટકોની ઓળખ કરે છે અને વગેરે અને તે બધા મેટ્રિક્સ મેનીપ્યુલેશન ના કેટલાક ફોર્મ દ્વારા રજુ કરવામાં આવે છે અને આ રીતે તમે ચિત્રને મેટ્રિક્સમાં કન્વર્ટ કરો છો હવે નોંધ લો કે આપણે આ મેટ્રિક્સને કન્વર્ટ કરતી વખતે આપણને ફરીથી એક લંબચોરસ સ્વરૂપ જોવા મળ્યુ છે જ્યાં આપણી પાસે રો અને કોલમ્સ છે જ્યાં આ ચિત્રની રજૂઆત તરીકે ડેટા ભરવામાં આવ્યો છે તેથી જે ઇમેજ મેં આ પહેલાં બતાવી છે તે મશીન પર સંગ્રહિત કરી શકાય છે જે સમગ્ર ઈમેજ પિક્સેલ મૂલ્યોના વિશાળ મેટ્રિક્સ છે અને તમે અન્ય ચિત્રો બતાવી શકશો અને પછી એમ કહી શકો કે આ ચિત્રો પહેલા જેવું જ છે કે પછી ભિન્ન છે કેટલા સમાન અથવા વિસંગત છે અને રેખીય બીજગણિત મેટ્રિક્સ ઓપરેશનના વિચારો આ મશીન લર્નિંગ એલ્ગોરિધમ્સ ના કેન્દ્રમાં છે તેથી સારાંશમાં જો તમારી પાસે ડેટા મેટ્રિક્સ છે એન્જિનિયરિંગ યોજનામાં ડેટા મેટ્રિક્સ ગણતરીનો ડેટા હોઈ શકે છે તે ડેટા હોઈ શકે છે જે કોઈ ચિત્રને રજૂ કરે છે તે ડેટા હોઈ શકે છે જે તે મોડેલનું પ્રતિનિધિત્વ કરે છે જ્યાં તમારી પાસે ઘણાં સમીકરણોનાં ગુણાંક છે તેથી મેટ્રિક્સ મૂળભૂત રીતે વિવિધ જુદા જુદા સ્ત્રોતો અથવા વિવિધ જુદા જુદા દ્રષ્ટિકોણથી ડેટા હોઈ શકે છે અને દરેક ડેટા મેટ્રિક્સ રો અને કોલમ્સ દ્વારા વર્ગીકૃત થયેલ છે અને રો નમૂનાઓ રજૂ કરે છે અને કોલમ્સ લક્ષણો અથવા વેરીએબલ રજૂ કરે છે હવે આપણે સમજી ગયા છે કે આપણે કેવી રીતે મેટ્રિક્સ ઉત્પન્ન કરીએ છીએ અને આપણે મેટ્રિક્સ કેમ ઉત્પન્ન કરીએ છીએ હવે પછીનો પ્રશ્ન નીચે મુજબનો હોઈ શકે છે ધારો કે મારી પાસે મેટ્રિક્સ છે જ્યાં મારી પાસે ઘણા નમૂનાઓ અને ઘણા બધા વેરીએબલ છે મને માહિતીમાં બધા વેરીએબલ મહત્વપૂર્ણ છે કે કેમ તે જાણવામાં રસ હોઈ શકે બીજા શબ્દોમાં કહીએ તો હું ખરેખર આ બધા વેરીએબલ વિશે જાણવા માંગુ છું કે ખરેખર સ્વતંત્ર વેરીએબલ કેટલા છે જેથી મને ખબર હોય કે આ ડેટામાં કેટલી માહિતી છે તેથી જો આપણે કહીએ કે મારી પાસે હજારો વેરીએબલ છે અને તેમાંથી ફક્ત 4 અથવા 5 સ્વતંત્ર છે પછી તેનો અર્થ એ કે ખરેખર હું ફક્ત આ થોડા વેરીએબલ માટે મૂલ્યો સંગ્રહિત કરી શકું છું અને બાકીના આ વેરીએબલ ને ફંક્શન તરીકે ગણતરી કરી શકું છું તેથી મારી પાસે ખરેખર કેટલી માહિતી છે તે જાણવું મહત્વપૂર્ણ છે તેથી આ નીચેના પ્રશ્નો તરફ દોરી જશે પ્રથમ પ્રશ્ન હોઈ શકે છે કે શું ડેટા મેટ્રિક્સમાંના બધા લક્ષણો અથવા વેરીએબલ ખરેખર સંબંધિત અથવા મહત્વપૂર્ણ છે હવે એક બીજો સવાલ કહેવાનો છે કે શું તે એક બીજાથી સંબંધિત છે જો હું અન્ય વેરીએબલ ના જોડાણ તરીકે એક વેરીએબલ લખી શકું તો મૂળભૂત રીતે હું તે વેરીએબલ ને છોડી શકું છું અને અન્ય વેરીએબલ ને જાળવી શકું છું અને જ્યારે ઇચ્છું ત્યારે આ વેરીએબલ ની ગણતરી કરી શકું છું તેથી તે એક ખૂબ જ મહત્વપૂર્ણ વિચાર છે જેનો આપણે મશીન લર્નિંગ અને અન્ય વિવિધ એપ્લિકેશનમાં ઉપયોગ કરવા માંગીએ છીએ તો હું કેવી રીતે શોધી શકું કે આમાંથી કેટલા વેરીએબલ ખરેખર સ્વતંત્ર છે અને ચાલો આપણે ધારીએ કે ફક્ત થોડા વેરીએબલ ખરેખર સ્વતંત્ર છે તો પછી હું આ વેરીએબલ અને અન્ય આશ્રિત વેરીએબલ વચ્ચેનો સંબંધ કેવી રીતે ઓળખી શકું અને એકવાર તે કર્યા પછી આપણે ખરેખર ડેટા મેટ્રિક્સ નાં કદને કેવી રીતે ઘટાડી શકીએ એવા પ્રશ્નો છે જેનો જવાબ આપવા માટે કોઈને રસ હોઈ શકે તેથી ચાલો આપણે જે ઉદાહરણ વિશે વાત કરીશું તે ધ્યાનમાં લઈએ બહુવિધ લક્ષણો સાથે રિએક્ટર પહેલાની સ્લાઇડમાં આપણે દબાણ તાપમાન અને ઘનતા વિશે વાત કરી હતી અહીં મેં સ્નિગ્ધતાનો પણ સમાવેશ કર્યો છે ચાલો કહીએ કે મારી પાસે 500 નમૂનાઓ છે પછી જ્યારે હું આ ડેટાને કોલમ્સ માં વેરીએબલ અને રો માં સેમપ્લ સાથે ગોઠવીશ તો પછી મને 500 by 4 મેટ્રિક્સ મળશે જ્યાં દરેક રો 500 નમૂનાઓમાંથી એકનું પ્રતિનિધિત્વ કરે છે અને જો તમે કોલમ્સ તરફ જાઓ છો તો તે વેરીએબલ ના મૂલ્યો નું પ્રતિનિધિત્વ કરશે હવે હું જાણવા માગું છું કે આમાંથી કેટલા ખરેખર સ્વતંત્ર લક્ષણો છે તેથી ડોમેન નોલેજ થી એવું કહી શકાય કે ઘનતા સામાન્ય રીતે દબાણ અને તાપમાનનું ફંક્શન છે તેથી આ સૂચવે છે કે ઓછામાં ઓછું એક લક્ષણ બીજા પર આધારીત છે અને જો આ સંબંધ રેખીય સંબંધ હોવાનું બને છે તો આ વેરીએબલને અન્ય વેરીએબલોના રેખીય સંયોજન તરીકે ગણતરી કરી શકાય છે હવે જો આ બધું સાચું છે તો સમસ્યાના ભૌતિકશાસ્ત્રએ અમને આ ડેટા મેટ્રિક્સમાં સંબંધ ઓળખવામાં મદદ કરી છે અમને પૂછવામાં રુચિ છે તે વાસ્તવિક પ્રશ્ન એ છે કે શું ડેટા અમને આ સંબંધોને ઓળખવામાં મદદ કરી શકે છે ચાલો પહેલા માની લઈએ કે આપણી પાસે હવે લક્ષણો કરતાં ઘણા વધુ નમૂનાઓ છે અને એક વખત આપણી પાસે મેટ્રિક્સ હોય જ્યારે આપણે સ્વતંત્ર વેરીએબલોની સંખ્યા ઓળખવા માંગીએ છીએ ઉપયોગી છે તે ખ્યાલ મેટ્રિક્સનો ક્રમ છે અને મેટ્રિક્સનો ક્રમ એ મેટ્રિક્સમાં અસ્તિત્વમાં છે તે રેખીય સ્વતંત્ર રો અથવા કોલમ ની સંખ્યા તરીકે વ્યાખ્યાયિત થયેલ છે અને એકવાર તમે આ સુવ્યવસ્થિત રો અથવા કોલમ ની સંખ્યાને ઓળખો પછી તમે મૂળભૂત રીતે કહી શકો છો કે મારી પાસે ફક્ત ઘણા સ્વતંત્ર વેરીએબલો છે અને બાકીના આશ્રિત વેરીએબલો છે અને મેટ્રિક્સનો ક્રમ એ રેન્ક કમાન્ડ નો ઉપયોગ કરીને સરળતાથી મળી શકે છે તેથી અહીં આ ઉદાહરણને ધ્યાનમાં લો જ્યાં મારી પાસે આ એક મેટ્રિક્સ છે જે 1 2 3 2 4 6 1 0 0 જો તમે નોંધ લેશો કે આ મેટ્રિક્સ જાણી જોઈને પેદા કરવામાં આવ્યો છે કે બીજી કોલમ બે વાર છે તેથી બીજા શબ્દોમાં બીજી કોલમપ્રથમ કોલમ પર આધારિત છે અથવા તમે કહી શકો છો કે પ્રથમ કોલમ બીજા સ્તંભ પર આધારિત છે હવે ત્યાં એક અન્ય કોલમ છે જે આ બેથી સ્વતંત્ર છે તેથી જો તમે આ મેટ્રિક્સ વિશે વિચારો છો તો ત્યાં 2 સ્વતંત્ર કોલમ છે જેનો મૂળભૂત અર્થ એ છે કે ત્યાં 2 સ્વતંત્ર વેરીએબલ છે તેથી જો તમે આને ઓળખવા માટે R નો ઉપયોગ કરતા હોવ તો સાચી લાઇબ્રેરી લોડ કરો અને પછી રેન્ક કમાન્ડ ઓફ A નો ઉપયોગ કરો અને તમને મેટ્રિક્સનો ક્રમ 2 મળશે તેથી ક્રમની કલ્પના મહત્વપૂર્ણ છે તે આપણને વેરીએબલોના ઘટાડેલા સેટ સાથે કામ કરવાની મંજૂરી આપે છે અને એકવાર આપણે સ્વતંત્ર વેરીએબલોને ઓળખી લઈએ આશ્રિત વેરીએબલો અથવા વિશેષતાઓની ગણતરી સ્વતંત્ર વેરીએબલો માંથી કરી શકાય છે જો ડેટા સમાન ડેટા જનરેશન પ્રક્રિયામાંથી જનરેટ કરવામાં આવ્યો હોય તો અને જો તમે ઓળખી લ્યો કે ત્યાં અમુક વેરીએબલ છે જે અન્ય વેરીએબલ પર આધારિત છે અને જ્યાં સુધી ડેટા જનરેશન પ્રક્રિયા સમાન છે ત્યાં સુધી તમે કેટલા નમૂનાઓ ઉત્પન્ન કરો છો તેનાથી કોઈ ફરક પડતો નથી તમે હંમેશાં ડીપેન્ડન્ટ વેરીએબલને સ્વતંત્ર વેરીએબલ ના ફંક્શન તરીકે શોધી શકો છો હવે આપણે ત્યાં કેટલા સ્વતંત્ર વેરીએબલ છે તે ઓળખવા વિશે વાત કરી છે ધારો કે સ્વતંત્ર વેરીએબલની સંખ્યા વેરીએબલની સંખ્યા કરતા ઓછી છે તો પછી મૂળભૂત રીતે અર્થ એ થાય કે આ વેરીએબલો વચ્ચે ખરેખર રેખીય સંબંધો છે હવે પછીનો પ્રશ્ન એ છે કે વેરીએબલો અથવા લક્ષણ વચ્ચેના આ રેખીય સંબંધ આપણે કેવી રીતે ઓળખીએ તેથી કેવી રીતે કોઈ આ વિશેષતાઓ વચ્ચેના સુરેખ સંબંધોને ઓળખે છે તે આ પ્રશ્નનો જવાબ નલ સ્પેસ અને ન્યુલીટી દ્વારા આપવામાં આવે છે જે આપણે હવે વર્ણવવા જઈશું જ્યારે આપણી પાસે મેટ્રિક્સ A છે અને જો આપણે વેક્ટર્સ B શોધી શકીએ જેમ કે A β 0 અને β 0 તો આપણે આ વેક્ટર B ને મેટ્રિક્સની નલ સ્પેસ કહીશું તો ચાલો આપણે અહીં કેટલીક સરળ સંખ્યાઓ કરીએ ઉદાહરણ તરીકે જો A એ 3 by 3 મેટ્રિક્સ છે કારણ કે β ગુણાકાર A માટે B ને 3 by ૧ હોવું જરૂરી છે અને પરિણામ 3 by 1 વેક્ટર હશે અને જો આ 3 by 1 ના બધા તત્વો 0 હશે તો આપણે આને નલ સ્પેસ ઓફ મેટ્રિક્સ કહીશું હવે રસપ્રદ વાત એ છે કે મેટ્રિક્સની નલ સ્પેસનું કદ આપણને તેના સંબંધોની સંખ્યા પ્રદાન કરે છે જે વેરીએબલ માં છે જો તમારી પાસે મેટ્રિક્સ છે જેનું પરિમાણ 5 છે અને ચાલો આપણે કહીએ કે નલ સ્પેસ નું કદ 2 છે તો તેનો મૂળભૂત અર્થ એ છે કે આ 5 વેરીએબલ વચ્ચે 2 સંબંધો છે જેનો આપમેળે અર્થ એ પણ છે કે આ 5 વેરીએબલો માંથી ફક્ત 3 જ રેખીય સ્વતંત્ર છે કારણ કે 2 સંબંધો તમને આ સ્વતંત્ર વેરીએબલના ફંક્શન તરીકે આશ્રિત વેરીએબલોની ગણતરી કરવા દે છે હવે ચાલો આપણે આ નલ સ્પેસ વેક્ટરનો ઉપયોગ કેવી રીતે કરી શકીએ તે સમજવા માટે વધુ વિગતવાર જોઈએ ચાલો માની લઈએ કે મારી પાસે આના જેવા મેટ્રિક્સ છે હવે જો અહીં કોઈ β છે જે આપણે અહીં લખ્યું છે જેમ કે a વખત β 0 જેમ કે મેં અગાઉની સ્લાઇડમાં જણાવ્યું છે જો મારી પાસે આ પરિમાણનો આ મેટ્રિક્સ છે અને જો હું β ને આ મેટ્રિક્સ સાથે ગુણાકાર કરું તો પછી જમણી બાજુએ ઘણાં તત્વો હશે અને β ને મેટ્રિક્સની નલ સ્પેસ બનવા માટે દરેક એલિમેન્ટ્સ 0 ની બરાબર હોવું જોઈએ હવે ચાલો જોઈએ કે આમાંના દરેક તત્વો કોના સમાન છે તેથી જો તમે જમણી બાજુએ પ્રથમ તત્વ લો છો તો તે આ ડેટા મેટ્રિક્સની પ્રથમ રો નું ગુણાકાર હશે અને આ β વેક્ટર જે મૂળરૂપે x11 β1 x12 β2 હશે xn અને βn 0 સુધીની બધી રીતે હવે એ જ રીતે જો તમે બીજી રો પર જાઓ અને આ વેક્ટર દ્વારા બીજી રો ને ગુણાકાર કરો તો તમને બીજું સમીકરણ મળશે તેથી જો આપણે નીચે જતા જઇશું તો દરેક નમૂના માટે જો તમે આ ગુણાકાર લખો છો તો તમને એક સમીકરણ મળશે ઉદાહરણ તરીકે છેલ્લું નમૂના xm1 β1 xm2 β2 xmn અને βn 0 હવે અહીં કંઈક રસપ્રદ છે જે તમારે અહીં ધ્યાન આપવું જોઈએ આ સમીકરણ બધા નમૂનાઓ માટે સંતુષ્ટ હોવાનું લાગે છે તેથી આનો મૂળ અર્થ શું છે નમૂનાને ધ્યાનમાં લીધા વિના વેરીએબલો આ સમીકરણ ધરાવે છે તેવું લાગે છે અને કારણ કે આ સમીકરણ દરેક નમૂના માટે રાખવામાં આવ્યું હોવાથી આપણે માની લઈશું કે આ બધા વેરીએબલ અથવા લક્ષણ વચ્ચેનો સાચો સંબંધ છે તેથી બીજા શબ્દોમાં કહીએ તો આ β 1 થી β m તમને કેટલાક અર્થમાં મોડેલનું સમીકરણ અથવા આ વરીએબલ્સ વચ્ચેનો સંબંધ આપે છે તેથી કહી શકીએ કે આ સમીકરણ સામાન્ય રીતે x1 β1 x2 β2 તરીકે બધી રીતે xn βn 0 સુધી લખી શકાય છે જ્યાં તમે કોઈપણ નમૂના લઈ શકો છો અને તે નમૂનામાં વેરીએબલ્સના મૂલ્યોને x1 x2 થી xn સુધી બદલી શકો છો અને આ સંતોષકારક છે ફરીથી અહીં નોંધ લો કે જો A β 0 હોય તો A ની દરેક રો જ્યારે β સાથે ગુણાશે ત્યારે તેની કિંમત 0 થશે તેથી આ સૂચવે છે કે દરેક નમૂનામાં વેરીએબલ ના મૂલ્યો સમાન રીતે વર્તે છે અમે ખરેખર આ વેરીએબલ્સ વચ્ચેના રેખીય સંબંધોને ઓળખ્યા છે હવે દરેક નલ સ્પેસ વેક્ટર આવા જ એક સંબંધને અનુરૂપ છે અને જો તમારી પાસે નલ સ્પેસમાં વધુ વેક્ટર છે તો તમારી પાસે વધુ સંબંધો છે જેને તમે ઉઘાડી શકો છો તેથી આપણે આ ઉદાહરણ આગળના ઉદાહરણ સાથે દર્શાવીશું તેથી આ રેન્ક ન્યુલીટી પ્રમેય મૂળભૂત રીતે કહે છે કે મેટ્રિક્સ A ની ન્યુલીટી મેટ્રિક્સ A નો રેન્ક એ A ના એટ્રિબ્યુટ્સ ની કુલ સંખ્યા અથવા મેટ્રિક્સની કોલમ ની સંખ્યા જેટલી હશે તેથી ન્યુલીટી ઓફ એ તમને કહે છે કે ત્યાં કેટલા સમીકરણો છે ત્યાં નલ સ્પેસમાં ઘણા વેક્ટર છે રેન્ક ઓફ એ તમને જણાવે છે કે ત્યાં કેટલા સ્વતંત્ર વેરીએબલ્સ છે અને જ્યારે તમે આ બે ઉમેરશો ત્યારે તમારે તમારી સમસ્યામાં રહેલ વેરીએબલ્સની કુલ સંખ્યા મેળવી લેવી જોઈએ તેથી સારાંશમાં જ્યારે તમારી પાસે ડેટા હોય ત્યારે ઉપલબ્ધ ડેટા ને ડેટા મેટ્રિક્સના સ્વરૂપમાં વ્યક્ત કરી શકાય છે અને આપણે આ લેક્ચરમાં જોયું છે કે આ ડેટા મેટ્રિક્સનો ઉપયોગ વિવિધ પ્રકારનાં ઓપરેશન કરવા માટે થઈ શકે છે અમે નલ સ્પેસ ને પણ વ્યાખ્યાયિત કરી છે નલ સ્પેસને વેક્ટરના સંગ્રહ તરીકે વ્યાખ્યાયિત કરવામાં આવે છે જે આ A વખત β 0 સંબંધને સંતોષે છે તેથી આ મૂળભૂત રીતે સીધા એટ્રીબ્યુટ અથવા વેરીએબલ્સ વચ્ચેના રેખીય સંબંધોને ઓળખવામાં મદદ કરે છે અને આવા વેક્ટરની સંખ્યા અથવા આવા સંબંધોની સંખ્યા એ છે કે જે ન્યુલીટી દ્વારા આપવામાં આવે છે મેટ્રિક્સની ન્યુલિટી તમને જણાવે છે કે નલ સ્પેસ માં કેટલા સંબંધો છે અથવા કેટલા વેક્ટર છે ચાલો આ વિચારોને વધુ નક્કર બનાવવા માટે કેટલાક ઉદાહરણો લઈએ ચાલો આપણે એક મેટ્રિક્સ A લઈએ જે 1 3 5 2 4 6 આ મેટ્રિક્સ અને નંબરો પર એક નજર તમને જણાવે છે કે આ બંને કોલમ રેખીય સ્વતંત્ર છે અને કારણ કે આ કોલમ્સ રેખીય સ્વતંત્ર હોવાથી આ બે વેરીએબલ્સ વચ્ચે કોઈ સંબંધ નથી તેથી તમે જોઈ શકો છો કે કોલમ ની સંખ્યા 2 એ સ્વતંત્ર છે એટલે તેનો ક્રમ 2 છે કારણ કે ક્રમ 2 છે ન્યુલીટી 0 છે અને કારણ કે બંને વેરીએબલ્સ સ્વતંત્ર છે એટલે તમે તેમાં સંબંધ શોધી શકતા નથી જો તમે કોઈ સબંધ શોધી શક્યા હોત તો પછી ક્રમ 2 ન હોવો જોઈએ તેથી આ મૂળભૂત રીતે સૂચવે છે કે મેટ્રિક્સ A ની નલ સ્પેસ માં કોઈ વેક્ટર નથી હોતા અને જેમ કે આપણે પહેલાં ઉલ્લેખ કર્યો છે કે આ વેરીએબલ્સ રેખીય સ્વતંત્ર છે હવે જો તમે આજ વસ્તુ R માં કરાવા માંગતા હોવ તો તમે શું કરી શકો છો કે મેટ્રિક્સ A જે મૂળભૂત રીતે આ આદેશનો ઉપયોગ કરીને કરવામાં આવે છે 2 ની સમાન આ n કોલમ્સ તમને જણાવે છે કે આ સંખ્યા કેટલી કોલમ મૂકવી જોઈએ તેથી ત્યાં બે કોલમ છે તેથી આ નંબરોને 1 3 5 2 4 6 માં વહેંચવામાં આવશે અને આપણે જોયું તે પ્રમાણે તમને A નો રેન્ક મળશે અને તમે કોલમની સંખ્યા છાપી શકો છો તમે રેન્ક છાપી શકો છો અને તમે ન્યુલીટી છાપી શકો છો જે કોલમ્સ અને કોલમની ક્રમાંકની સંખ્યા અને ક્રમ વચ્ચેનો તફાવત છે હવે ચાલો બીજો દાખલો લઈએ જેની આપણે વાત કરી હતી જ્યાં મેં ઉલ્લેખ કર્યો છે કે આપણે જાણીજોઈને બીજી કોલમ પ્રથમ કોલમમાં બે વાર કરી છે તેથી આ કિસ્સામાં આપણે જોયું તે પહેલાં મેટ્રિક્સનો ક્રમ 2 હશે કારણ કે ત્યાં ફક્ત બે જ સુવ્યવસ્થિત કોલમ છે અને વેરીએબલ્સ ની સંખ્યા 3 હોવાથી ન્યુલીટી 3 2 1 હશે તેથી જ્યારે આપણે નલ સ્પેસ વેક્ટરને જોઈએ ત્યારે તમારી પાસે એક વેક્ટર હશે જે આ ત્રણ વેરીએબલ્સ વચ્ચેના સંબંધને ઓળખશે તો નલ સ્પેસની ગણતરી કેવી રીતે કરવી તે સમજવા ચાલો આ ઉદાહરણ જોઈએ તેથી અમે આ સમીકરણ A β 0 સેટ કર્યું છે અને આપણે જાણીએ છીએ કે અહીં ફક્ત 1 β મળશે અને આપણે b1 b2 b3 લખ્યું છે અને જ્યારે આપણે પ્રથમ રો અને કોલ્મસ નો ગુણાકાર કરીશું ત્યારે મને b1 2b2 0 મળશે જ્યારે હું બીજી રો અને કોલમ ગુણાકાર કરું ત્યારે મને 2b1 4b2 0 મળશે અને જ્યારે તમે ત્રીજો ગુણાકાર કરો ત્યારે તમને b3 0 મળશે હવે બીજું સમીકરણ જે 2b1 4b2 0 છે તે પ્રથમ સમીકરણથી બમણું છે તેથી તે મને કોઈ વધારાની માહિતી આપતું નથી તેથી મેં તે સમીકરણ છોડી દીધું છે હવે જ્યારે તમે આ નોટિસને હલ કરવા માંગતા હોવ કે b3 એ 0 હોવું નિશ્ચિત છે જો કે આ સમીકરણમાંથી તમે b1 એ 2b2 મેળવી શકો છો તેથી આપણે જે કર્યું છે તે b1 ને બદલે આપણે 2b2 મૂક્યા છે અને b2 અને 0 જાળવીએ છીએ આ મૂળભૂત રીતે અમને જણાવે છે કે તમે નલ સ્પેસ વેક્ટર મેળવી શકો છો જે છે 2 1 0 જો કે તમે જે પણ સ્કેલેર મલ્ટીપલ નો ઉપયોગ કરો છો તે હજી પણ નલ સ્પેસ વેક્ટર રહેશે તેથી આ નીચેનામાંથી સરળતાથી જોવા મળે છે જો A ટાઇમ્સ β 0 જ્યાં β વેક્ટર A મેટ્રિક્સ છે ચાલો માની લઈએ કે હું બીજા કેટલાક વેક્ટર લઈ લઉ છું જે અમુક C છે જ્યાં C એક સ્થિર છે પછી જો હું તેને પાછું પ્લગ કરું તો મને A વખત C β 0 મળશે કારણ કે આ સ્કેલેર છે તેથી હું તેને C A β 0 લઈ શકું છું તેથી આ 0 C વખત 0 છે એટલે 0 હશે તેથી આ પણ 0 વેક્ટર હશે તેથી જ્યારે પણ β એ નલ સ્પેસ વેક્ટર હશે તો તેમાંથી કોઈપણ સ્કેલર મલ્ટીપલ પણ નલ સ્પેસ વેક્ટર હશે જે આ અહીં k દ્વારા જોવામાં આવ્યું છે તેમ છતાં અમારે આ વેરીએબલ્સ વચ્ચે સંબંધ છે જે મૂળ રૂપે કહે છે 2x1 x2 0 એ સંબંધ છે જે આપણે આ નલ સ્પેસ વેક્ટરમાંથી બહાર નીકળી શકીએ છીએ તેથી આ વ્યાખ્યાનનો સારાંશ આપવા માટે આપણે જોયું મેટ્રિક્સનો ઉપયોગ રો અને કોલમ્સ માં ડેટા રજૂ કરવા માટે થઈ શકે છે નમૂનાઓ અને વેરીએબલ્સ અનુક્રમે રજૂ કરે છે મેટ્રિસીસનો ઉપયોગ કેટલાક સમીકરણોમાં ગુણાંક સંગ્રહવા માટે પણ થઈ શકે છે જે આગળની પ્રક્રિયા માટે ઉપયોગ કરી શકાય છે ક્રમની કલ્પના તમને ઇનડિપેન્ડન્ટ વેરીએબલ્સ અથવા નમૂનાઓની સંખ્યાની કલ્પના આપે છે ન્યુલીટી ઓળખની કલ્પના રેખીય સંબંધોની સંખ્યા સમાન છે જો આ વેરીએબલ્સ વચ્ચે હોય તો અને નલ સ્પેસ વેક્ટર્સ વચ્ચે કોઈ વાસ્તવિકતા અમને આ વેરીએબલ્સ વચ્ચેના રેખીય સંબંધો આપે છે હું આશા રાખું છું કે આ વ્યાખ્યાન સમજી શકાય તેવું હતું અને હવે પછીનાં વ્યાખ્યાનમાં અમે તમને ફરી મળશું